નમસ્કાર અને આ લેક્ચરમાં તમારું સ્વાગત છે આપણે અત્યાર સુધી જે કર્યું છે તેનાથી થોડો વિચલન લઈશું અને આપણે હાર્ડવેરસિક્યુરિટીપર ધ્યાન આપીશું હાર્ડવેરસિક્યુરિટી એ એક આવનારૂ ક્ષેત્ર છે અને તે ચિપ્સ પ્રોસેસર અને તેથી વધુની સુરક્ષા સાથે વ્યવહાર કરે છે આ તમારા કમ્પ્યુટર સિસ્ટમ પર હોવાથી આ હાર્ડવેરની સુરક્ષા ઉપરની બધી બાબતોને અસર કરી શકે છે ઉદાહરણ તરીકે BIOS ઑપરેટિંગ સિસ્ટમ અને વિવિધ એપ્લિકેશનોની હાર્ડવેર વિશેની દરેક વસ્તુ ચોરી અથવા સમાધાન કરવા માટે તમારા હાર્ડવેરની ખામીનો ઉપયોગ કરી શકાય છે હાર્ડવેરસિક્યુરિટી પોતે એક ખૂબ વ્યાપક ક્ષેત્ર છે આપણે આ વિડિઓને ફિજિકલી અનક્લોનેબલ ફંકશન અથવા પીયુએફતરીકે ઓળખાય છે તે સાથે પ્રારંભ કરીશું આમાં ઘણા વિડિઓઝ હશે આ 1st ભાગ છે આપણે આ પેપર પર ધ્યાન આપીશું અથવા આપણે "Physically Unclonable Functions and Applications નામના આ પેપર પર ચર્ચા કરીશું તમે આ ટ્યુટોરિયલ આ IEEE વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો પીયુએફની મોટી એપ્લિકેશનઑથેંટીકેશન માટેની છે ખાસ કરીને એજ ઉપકરણ જે ઉપકરણો IOT માટે વપરાય છે તેને માટે ઓથેન્ટિકેશન તે ખૂબ મહત્વનું છે તેનું કારણ એ છે કે હજારો IOT જેવા છે જે આગામી થોડા વર્ષોમાં તૈનાત થવાના છે આ બધા ઉપકરણો ઓછા પાવરથી સંચાલિત છે તેમની પાસે નાના ફુટપ્રિન્ટ્સ મેમરી ફુટપ્રિન્ટ્સ છે અને ઘણીવાર પ્રોસેસ નિયંત્રણ પ્લાન્ટમાં સેન્સર અને એક્ટ્યુએટર્સ સાથે જોડાયેલા છે હવે આવી લો પ્રોફાઇલ લાક્ષણિકતાઓની સમસ્યા એ છે કે ઘણાં ક્રિપ્ટોગ્રાફિક એલ્ગોરિધમ્સ આના પર કામ કરશે નહીં ખાસ કરીને પબ્લિક ક્રિપ્ટોગ્રાફી એલ્ગોરિધમ્સ આના પર કામ કરશે નહીં કેટલાક ખાસ કરીને પબ્લિક ક્રિપ્ટોગ્રાફિક ગાણિતીક નિયમો તદ્દન જટિલ છે અને તેથી આ ઉપકરણોને અધિકૃત કરવા માટે એક સમસ્યા છે તેથી ચલાવવા માટે ગણતરી શક્તિ અને મેમરી ની નોંધપાત્ર માત્રાની જરૂર પડશે બીજો મુદ્દો એ છે કે આ ઉપકરણોની ઓથેન્ટિકેશનને અવગણી શકાતી નથી હકીકત એ છે કે આ એજ ઉપકરણો પ્રોસેસ નિયંત્રણ સિસ્ટમ ના વિવિધ ઘટકો સાથે તદ્દન વિવેચનાત્મક રીતે જોડાયેલા છે ઉદાહરણ તરીકે તે પરમાણુ થર્મલ પ્લાન્ટ્સના કેટલાક એક્ચ્યુએટર્સ અથવા મોનિટરિંગ તત્વો સાથે જોડાયેલ હોઈ શકે છે અને તેથી ડેટા પ્રોસેસીંગ જે આ ઉપકરણ દ્વારા એકત્રિત કરવામાં આવે છે તે સમગ્ર પ્લાન્ટની કામગીરી અથવા શુદ્ધતા માટે સક્રિયપણે મહત્વપૂર્ણ છે આ ઉપકરણોની અન્ય સુવિધાઓ એ છે કે તેને 24 બાય 7 ચલાવવું પડે છે અને તે સંપૂર્ણપણે માનવરહિત છે અને તેથી આ ઉપકરણોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે હવે આને પ્રમાણિત કરવાની લાક્ષણિક રીત ફ્લેશ ડિવાઇસ માં અથવા આ ઉપકરણમાં હાજર કોઈ રોમ ડિવાઇસ માં સીક્રેટકી સ્ટોર કરવાની છે આ સીક્રેટકી પછી લાઇટવેઇટ સાઇફર સાથે ઉપયોગમાં લેવામાં આવશે ઘણા લાઇટવેઇટ સાઇફર છે જેનો વિકાસ થયો છે આ સાઇફર માંથી એકનો ઉપયોગ એન્ક્રિપ્શંસ કરવા માટે કરવામાં આવશે અને પછી સર્વર સાથેનો ઓથેન્ટિકેશન પ્રોટોકોલ હશે સર્વર પાસે બધા ઉપકરણો માટે સમાન પ્રાઇવેટ કી હોય જે હેન્ડશેક દરમિયાન અથવા સર્વર અને આ એજ ઉપકરણ વચ્ચેના જોડાણ દરમિયાન મોકલવામાં આવશે તે પ્રાઇવેટ કીઓનો ઉપયોગ ઉપકરણની માન્યતાને અધિકૃત કરવા માટે કરવામાં આવશે સમાન પ્રકારની પ્રાઇવેટ કી જે તમે પણ જોશો અન્ય ઘણા ઉપકરણો જેવા કે સ્માર્ટ કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ્સ વગેરે ઉપકરણોમાં વપરાય છે આ ઉપકરણોમાં મોટો રેન્ડમ નંબર હોય છે જે સંગ્રહિત થાય છે જે પછી ઉપકરણને ઓળખવા માટે વપરાય છે આ અભિગમ સાથેની સમસ્યા એ છે કે આ પ્રાઇવેટ કી ઉપકરણમાં સ્ટોર કરેલી છે જેને EEPROM તરીકે ઓળખાતી વિશેષ મેમરી ની આવશ્યકતા છે જે ખાસ કરીને ઉત્પાદકને ઓવરહેડ્સ છે આગળ તમારામાંથી ઘણા લોકો જાણે છે કે સ્માર્ટ કાર્ડ્સ અને આવા અન્ય લો એન્ડ ડિવાઇસ ને સરળતાથી ક્લોન અથવા કોપી કરી શકાય છે આનો અર્થ એ છે કે હું આ ચોક્કસ હાર્ડવેરને ક્લોનકરી શકું છું બીજું હાર્ડવેરબનાવી શકું છું જેની સમાન પ્રાઇવેટ કી છે આનો મુદ્દો એ છે કે હવે આપણીપાસે બે ઉપકરણો હશે અને તે જ સર્વર દ્વારા બંનેને પ્રમાણિત કરી શકાય છે કારણ કે તેમની પાસે તે જ પ્રાઇવેટ કી હશે આવશ્યકપણે બંને એકબીજાના ક્લોન છે તદ્દન તાજેતરમાં એક નવી તકનીક આવી છે જેમાં ઉપકરણને પ્રમાણિત કરવા પ્રાઇવેટ કીના ઉપયોગ થતો નથી આને ફિજિકલી અનક્લોનેબલ ફંકશન તરીકે ઓળખવામાં આવે છે ફિજિકલરૂપે અનક્લોનેબલ ફંકશનનો ઉપયોગ ઉપકરણોને પ્રમાણિત કરવા માટે થઈ શકે છે તેને કોઈ સ્ટોર કરેલી કીની જરૂર હોતી નથી સામાન્ય રીતે કોઈ પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી ની જરૂર હોતી નથી અને તે ઉપરાંત સ્ટોર કી સાથે રહેલ ઔથેંતિકેશનની ખામીઓને દૂર કરે છે ફિજિકલરૂપે અનક્લોનેબલ ફંકશનનો ઉપયોગ કરીને ઉપકરણને ક્લોન કરવું શક્ય નથી અને તમને વધુ સારી સુરક્ષા મળે છે હવે ફિજિકલરૂપે અનક્લોનેબલ ફંકશન શું છે આ ફિજિકલરૂપે અનક્લોનેબલ ફંકશન ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સજેવી વસ્તુ છે જે ઉપકરણને અનન્ય રૂપે ઓળખી શકે છે તે ઉપકરણના ઉત્પાદન દરમિયાન નેનોસ્કેલ ભિન્નતા પર આધારિત છે આપણે આને પછીની સ્લાઇડમાં થોડી વધુ વિગતોમાં જોશું મૂળભૂત રીતે એક પીયુએફએક કાર્ય છે તે એક ચેલેન્જ તરીકે ઓળખાતું ઇનપુટ લે છે અને આઉટપુટ પ્રદાન કરે છે જેને રીસ્પોન્શ તરીકે ઓળખવામાં આવે છે જો કે તે અન્ય કાર્યોથી અલગ રીત એ છે કે રીસ્પોન્શ ફક્ત આપેલા ઇનપુટ ચેલેન્જ પર જ નહીં પણ ડિવાઇસ જ્યાં કાર્ય કરે છે તેના પર પણ આધાર રાખે છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે આપણી પાસે ફંક્શન છે અને આ બરાબર એ જ ફંકશન 4 જુદા જુદા ડિવાઇસ માં અમલમાં મૂકવામાં આવ્યું છે જો હું 4 કાર્યોમાં બધાને સમાન ઇનપુટ આપું છું તો હું શું અપેક્ષા રાખું છું અને બધા રીસ્પોન્શ અલગ હશે આનો અર્થ એ છે કે કોઈ ખાસ ચેલેન્જ આપ્યા પછી હું રીસ્પોન્શનો ઉપયોગ આવશ્યક રીતે તે ઓળખવા માટે કરી શકું કે કયા ઉપકરણે તે વિશિષ્ટ ફંકશન ચલાવ્યું છે નોંધ લો કે આ સાઈન ફંક્શન અથવા કોસ ફંક્શન અથવા અન્ય કોઈ ફંકશન જેવા કે જે આપણે સામાન્ય રીતે સી પ્રોગ્રામ અથવા કોઈપણ સોફ્ટવેર અથવા હાર્ડવેર તરીકે લાગુ કરીએ છીએ તેના કરતા ખૂબ અલગ છે ત્યાં ડિવાઇસ થી સ્વતંત્ર આપેલા ઇનપુટ માટે તમને તે જ આઉટપુટ મળશે જો કે એક પીયુએફસાથે આઉટપુટ કયા ઉપકરણ દ્વારા તે પીયુએફફંક્શન ચલાવે છે તેના આધારે અલગ થશે પીયુએફની આ સુવિધા એ છે કે જેનો ઉપયોગ કોઈ ઉપકરણને પ્રમાણિત કરવા માટે કરવામાં આવે છે હવે ત્યાં ઘણા પીયુએફએસ આવ્યા છે જે છેલ્લા 10 થી 15 વર્ષ અથવા તેથી વધુ દરખાસ્ત કરવામાં આવ્યા છે અને તેથી આ પીયુએફનું વિવિધ વર્ગીકરણ અને રેન્કિંગ આવે છે કેટલાક પીયુએફને સારા પીયુએફઅથવા કેટલાકને ખરાબ પીયુએફતરીકે ઓળખાય છે સામાન્ય રીતે પીયુએફની અપેક્ષા એ છે કે જો આપણી પાસે બે ઉપકરણો છે જે બરાબર સમાન છે અને હું બંને ઉપકરણોને સમાન ચેલેન્જ પ્રદાન કરું છું તો પછી પીયુએફકાર્ય શું કરવું જોઈએ તે છે એક રીસ્પોન્શ પૂરો પાડવો જોઈએ જે જુદો છે આવશ્યકપણે દરેક ઉપકરણે સમાન ચેલેન્જ માટે અનન્ય રીસ્પોન્શ પૂરો પાડવો જોઈએ આગળ આ રીસ્પોન્શ વચ્ચેનો તફાવત નોંધપાત્ર હોવો જોઈએ આ આંતર તફાવત તરીકે ઓળખાય છે અને પીયુએફમાટેની બીજી આવશ્યકતા ઇન્ટ્રા ડિફરન્સ છે આનો અર્થ એ છે કે જો હું કોઈ વિશિષ્ટ ડિવાઇસ ઉપકરણ A કહેતો હોઉં તો તેને એક વિશિષ્ટ ચેલેન્જ મોકલો અને તેનો રીસ્પોન્શ પ્રાપ્ત કરો અને થોડા સમય પછી તે જ ઉપકરણ પર ચેલેન્જ મોકલો અને રીસ્પોન્શ એકત્રિત કરો અને સારી પીયુએફની અપેક્ષા એ છે કે સમયગાળા પછી સમાન ઉપકરણમાંથી લેવામાં આવેલા આ 2 રીસ્પોન્શ શક્ય તેટલું નજીક હોવું જોઈએ અથવા બરાબર સમાન હોવું જોઈએ આ એક સુવિધા છે જે પીયુએફની વિશ્વસનીયતા તરીકે ઓળખાય છે અને તેથી આ 2 પીયુએફની તાકાતો માટે સૌથી નિર્ણાયક પાસાં બનાવે છે પીયુએફફક્ત વિશ્વસનીય જ નહીં પણ વિવિધ ચેલેન્જ અને જુદા જુદા ઉપકરણોના સંદર્ભમાં અનન્ય રીસ્પોન્શ પ્રદાન કરવા જોઈએ અન્ય લક્ષણ કે જે સારા પીયુએફમાં મહત્વપૂર્ણ છે તે અણધારી છે આનો અર્થ એ છે કે કોઈ ચેલેન્જ નો વર્તમાન રીસ્પોન્શ પ્રદાન કરવાની ક્ષમતા માટે ઉપકરણની હાજરીની જરૂર હોવી જોઈએ ઉદાહરણ તરીકે જો હું કોઈ ચેલેન્જ પ્રદાન કરું છું અને મને કોઈ રીસ્પોન્શ મળે તો મને ખાતરી હોવી જોઈએ કે આ રીસ્પોન્શ તે ઉપકરણમાંથી આવ્યો છે નહીં કે કોઈ અન્ય અલ્ગોરિધમ કે કોઈ અન્ય તકનીકથી કોઈ PUF માટેના રીસ્પોન્શની આગાહી કરી શકે તે ખાસ ચેલેન્જ માટે આ 3 વસ્તુઓ છે જે વિશિષ્ટતા વિશ્વસનીયતા અને અપેક્ષિતતા છે જે પ્રત્યેક પીયુએફમાટે જરૂરી છે આમાંની ઘણી વસ્તુઓ એકબીજા માટે ઓર્થોગોનલ છે અને બધી 3 પ્રાપ્ત કરે છે અને તે જ પીયુએફઅત્યંત પડકારજનક સમસ્યા છે અને ઘણા સંશોધકો આ બધા 3 સુવિધાઓને પ્રાપ્ત કરી શકે તેવા ડિઝાઇન પીયુએફબનાવવા માટે કામ કરી રહ્યાં છે અગાઉ જણાવ્યા મુજબ ત્યાં ઘણાં પીયુએફછે જે છેલ્લા 15 થી 20 વર્ષમાં સૂચવવામાં આવ્યા છે તે પ્રકારના પીયુએફછે જેનો ઉપયોગ આ દિવસોમાં ઘણી વાર કરવામાં આવે છે જેને અંતર્ગત પીયુએફતરીકે ઓળખાય છે આ પીયુએફછે જે સંપૂર્ણપણે એક ચિપમાં લાગુ કરી શકાય છે એટ્લે કે આપણી પાસે એક ચિપમાં એક પીયુએફફંક્શન હશે રિસ્પોન્સને માપવા માટે માપન સર્કિટ અને પોસ્ટ પ્રોસેસીંગ પણ તે એક ચિપની અંદર હાજર છે મોટાભાગના પીયુએફ આંતરિક પીયુએફ હોય છે આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે બે પીયુએફજોશું આ 2 સૌથી સામાન્ય પીયુએફછે જેનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ દિવસોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે આ આર્બિટર પીયુએફઅને રીંગ ઓસિલેટર પીયુએફતરીકે ઓળખાય છે આપણે રીંગ ઑસિલેટરથી પ્રારંભ કરીશું અને બતાવીશું કે રીંગ ઑસિલેટરને પીયુએફતરીકે કેવી રીતે વાપરી શકાય છે આપણે રીંગ ઑસિલેટર પર વિચાર કરી શકીએ જે આવું કૈંક હોય છે તેની પાસે અહીં એક એન્ડ ગેટ છે અને એક એનેબલ છે જ્યારે એનેબલ હોય એટલેકે જ્યારે એનેબલ 1 પર સેટ કરેલું હોય ત્યારે આ AND ગેટ અન્ય સિગ્નલને પસાર થવા દેશે અને આ ઉપરાંત એકી સંખ્યામાં ઇન્વર્ટર છે અને છેવટે તેનો આઉટપુટ થી AND ગેટ સુધી રીસ્પોન્શ છે તો ચાલો આપણે કહી શકીએ કે એનેબલ બીટ 1 પર સુયોજિત થયેલ છે અને ચાલો ધારીએ કે અન્ય ઇનપુટ ની કિંમત 0 છે અને તેથી આ અને ગેટનું આઉટપુટ પણ 0 હશે આ 0 પછી 1 માં ઇન્વર્ટ થાય પછી 0 માં અને પછી ફરી 1 અને પછી એક ફીડબેક છે હવે હેન્ડસેટમાં તમારું ઇનપુટ 0 થી 1 બદલાઈ ગયું છે અને તેનું પરિણામ એ છે કે 1 અહીં 0 પછી 1 અને 0 માં રૂપાંતરિત થાય છે અને પછી આઉટપુટ ફરીથી 0 માં બદલાય છે આપણે અહીં જે બની રહ્યું છે તે છે કે આ આઉટપુટ સતત 0 અને 1 માં બદલાય છે તે 1 અને 0 ના પિરિયોડિક આઉટપુટ બનાવે છે હવે આઉટપુટ આના જેવું કંઈક દેખાશે આઉટપુટ ની આવર્તન બહુવિધ પરિબળો પર આધારિત છે પ્રથમ તે આ રિંગ ઑસિલેટરમાં હાજર NOT ગેટ ની સંખ્યા પર આધારિત છે ઉદાહરણ તરીકે જો આપણીપાસે વધુ સંખ્યામાં ઇન્વર્ટર ગેટ હોય તો આવર્તન આ તરંગમાં હોઇ શકે કારણ કે સિગ્નલ આઉટપુટ માં જવા માટે લાંબો સમય લે છે આ રીંગ ઑસિલેટર આઉટપુટ ની આવર્તનને અસર કરતું બીજું પાસું એ દરેક તબક્કે ડીલે છે ઉદાહરણ તરીકે જો હાજર દરેક ઇન્વર્ટરનું ડીલે ખૂબ ટૂંકું હોય તો આઉટપુટ સુધી પહોંચવામાં સિગ્નલ ટૂંકા સમય લેશે અને પરિણામે તમને વધારે આવર્તન મળશે બીજી બાજુ જો દરેક ઇન્વર્ટરનું ડીલે રિંગ ઓસિલેટર આઉટપુટ ની આવર્તન કરતા લાંબું હોય છે આપણે રીંગ ઓસિલેટર પીયુએફની આવર્તન આ રીતે લખી શકીએ 1 બાય 2 એન ટી જેમ જેમ તમે n રીંગ ઑસિલેટરમાં સ્ટેજની સંખ્યા અથવા t દરેક સ્ટેજનો ડીલે ને વધારો કરો છો તેમ રીંગ ઑસિલેટરના આઉટપુટ ની આવર્તન ઘટાડશે અને ઉલટું દરેક ઇન્વર્ટરનો ડીલે t ગેટની બનાવટ પ્રોસેસ પર આધારિત છે જો આપણે સામાન્ય MOS ગેટ પર નજર કરીએ છીએ જેમ કે આપણામાંના ઘણા લોકો જાણે છે તેમાં એક સોર્સ ડ્રેઇન અને ગેટ છે અને ત્યાં એક ચેનલ છે અને સોર્સ અને ડ્રેઇનની વચ્ચે સ્થાપિત થયેલ છે જેનો આધાર ગેટ પર ઉપલબ્ધ વોલ્ટેજ પર છે CMOS ઇન્વર્ટર આના જેવું લાગે છેઆપણી પાસે NMOS અને PMOS ટ્રાંઝિસ્ટર જે આ રીતે જોડાયેલ છે અને તમે જે જુઓ છો તે તે છે કે જ્યારે ગેટ પરના ઇનપુટ 1 થી 0 થાય છે ત્યારે આઉટપુટ 0 થી 1 માં બદલાય છે આ ટ્રાંઝિસ્ટર અને ગેટ ની બનાવટ ઘણી બધી રીતે હોઈ શકે છે એક CMOS ઇન્વર્ટર બીજા CMOS ઇન્વર્ટરથી અલગ છે આ સિલિકોન વેફર્સ ના કારણે હોય છે કારણ કે કોઈ પણ સિલિકોન વેફર બરાબર સમાન હોતા નથી તે ડોપિંગ સાંદ્રતા અથવા ઑક્સાઇડની જાડાઈ જેવા અન્ય પરિબળોને કારણે હોઈ શકે છે અને તે દરેક ટ્રાંઝિસ્ટર માટે અનન્ય હોય છે આના પરિણામે ઉત્પાદિત થયેલ દરેક ગેટમાટે તે થ્રેશોલ્ડ વોલ્ટેજમાં નાના તફાવત હશે આનો અર્થ એ છે કે જો હું 2 ટ્રાંઝિસ્ટર લઈશ જે બરાબર એ જ પ્રોસેસ દ્વારા ઘડવામાં આવ્યા છે અને તમે પણ કરી શકો છો તો માની લો કે આ ટ્રાંઝિસ્ટર એક પછી એક ઉત્પાદિત થયા છે તેમ છતાં આ ટ્રાંઝિસ્ટર વચ્ચે નાની નેનોસ્કેલ ભિન્નતા છે અને આ ટ્રાન્ઝિસ્ટરની વર્તણૂકને પરિણામે જ્યારે CMOS ઇન્વર્ટર જેવી સર્કિટમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે ખૂબ નજીવો બદલાઇ શકે છે તે આ નજીવો તફાવત છે જે T ભાગને કારણે ઑસિલેટરમાં ડીલે નું કારણ બને છે અને આ તે છે જે પીયુએફદ્વારા ઉપકરણ માટેની સહી બહાર કાઢવા માટે વપરાય છે આ રીતે રીંગ ઑસિલેટર પીયુએફનો ઉપયોગ થાય છે નોંધ લો કે આપણે રીંગ ઑસિલેટર તરફ જોયું છે જે આ ભાગ અહીં AND ગેટ અને બહુવિધ એકી સંખ્યાના ઇન્વર્ટરનો સમાવેશ કરે છે અને રિંગ ઑસિલેટર પબ બનાવવા માટે અમે આવા ઘણા રિંગ ઑસિલેટર અને 2 મલ્ટીપ્લેક્સર્સનો ઉપયોગ કરીશું આ વિશેષ સ્લાઇડમાં અમે બતાવ્યું છે કે અમે N રિંગ ઑસિલેટરનો ઉપયોગ કર્યો છે આપણી પાસે 2 મલ્ટિપ્લેક્સર્સ કાઉન્ટર અને 1 બીટ રીસ્પોન્શ છે દરેક પીયુએફની લાક્ષણિકતાઓ પર આધાર રાખીને રીસ્પોન્શ 1 અથવા 0 હશે અમે આ વિશે વિગતોમાં જઈશું નહીં અને આ રીંગ ઓસિલેટર પીયુએફ કેવી રીતે કાર્ય કરે છે આ આપણે પછીની વિડિઓ માટે રાખીશું હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે આર્બીટર પીયુએફપર પણ ધ્યાન આપીશું અને રીંગ ઓસિલેટર પીયુએફઅને આર્બિટર પીયુએફની તુલના કરીશું અને જોઈશું કે દરેકની લાક્ષણિકતાઓ શું છે અને ક્યાં કોનો ઉપયોગ થઈ શકે છે આભાર